બોડી લેંગ્વેજ પરના આપણા આ કાર્યક્રમના બીજા અઠવાડિયામાં પ્રિય સહભાગીઓ આપનું સ્વાગત છે આ મોડ્યુલ માં આપણે હેપ્ટિક્સ અને તેની ભૂમિકા પર વિશેષ ધ્યાન આપશું હેપ્ટિક્સ મૂળભૂત રીતે આપણા વિચારો ભાવનાઓ અને લાગણીઓને લગતા સ્પર્શનો અભ્યાસ છે જે રીતે આપણે અન્ય લોકોના શરીરના ભાગને સ્પર્શ કરીએ છીએ વગેરે કેટલા સમય માટે સ્પર્શ કરવામાં આવ્યું છે તેવા મુદ્દાનો શરીરના ભાષાકીય ભાગ તરીકે અભ્યાસ કરવાનો છે હેપ્ટિક્સ ગ્રીક શબ્દ હેપ્ટીકોસ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સ્પર્શની ભાવનાથી સંબંધિત છે આ શબ્દ પ્રથમવાર 19મી સદીમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો જો કે તે સમયે તેનો ઉપયોગ મુખ્યત્વે સાયકોફિઝિક્સ ના સંબંધમાં થતો હતો પરંતુ આજે તેનો ઉપયોગ શરીર પર વિવિધ પ્રકારના સ્પર્શેન્દ્રિય સંવેદનાઓને સૂચવવા માટે કરવામાં આવે છે આપણે માનવ સ્પર્શનું મહત્વ અને તેની વ્યાવસાયિક વાતચીતમાં ભૂમિકા વિશે ચર્ચા કરીશું જ્યારે આપણે અશાબ્દિક વાતચીતના ભાગ રૂપે સ્પર્શના મહત્વનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે સ્પર્શનો પ્રકાર અને તે સ્પર્શ કેટલા સમય અંતરે કરવામાં આવે છે તે સમજવું મહત્વપૂર્ણ છે કેમ કે તે એ વ્યક્ત કરે છે કે આપણે અન્ય વ્યક્તિ વિશે શું અનુભવીએ છીએ અને આપણે સંબંધમાં શું શોધી રહ્યા છીએ સ્પર્શને એક વાતચીત તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે એ સ્પર્શ જે આપણે આપણા વ્યવસાયિક કામ કરતા સમયે વિવિધ પ્રકારે ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણે અન્ય લોકો સાથે હાથ મિલાવીએ છીએ આપણે કેટલીક પરિસ્થિતિઓમાં અન્ય વ્યક્તિનો હાથ પકડીને ઔપચારિક ચુંબન પણ કરીએ છીએ જે કેટલીકવાર મૈત્રીપૂર્ણ હાવભાવ તરીકે લેવામાં આવે છે અમુક પરિસ્થિમાં આપણે ધીમે થી થપથપાવીએ છીએ આપણે ક્યારેય હાઈફાઈવ પણ આપીએ છીએ ક્યારેક કોઈની પીઠ થાબડીએ છીએ વગેરે આમાના દરેક વ્યક્તિ જે સ્પર્શ કરે છે તેની લાગણી અને ઉદ્દેશો વિશે અશાબ્દિક સંદેશા આપે છે તે આ પ્રકારના સ્પર્શ પ્રાપ્ત કરતી વ્યક્તિમાં નકારાત્મક અને સકારાત્મક લાગણીઓ પણ વ્યક્ત કરી શકે છે સકારાત્મક સ્પર્શને પ્રોત્સાહન અપાય છે અને તે આપણે સંબંધો બનાવવામાં અને જાળવવામાં મદદ કરી શકે છે સકારાત્મક સ્પર્શ મહત્વપૂર્ણ છે કારણ કે તે અન્ય વ્યક્તિ પ્રત્યેની આપણી ચિંતાના અભિવ્યક્તિ રૂપે નિશ્ચિત પ્રકારનો પ્રેમ દર્શાવે છે કોઈ ખાસ પ્રોજેક્ટ ખરાબ થયા પછી કલ્પના કરો કે તમારી ટીમના કપ્તાન તમારી નજીક આવે છે અને તમારા ખંભા પર હાથ મૂકી ધીમેથી થાબડે છે અને તમને સ્મિત આપે છે અને પછી તમને લાગે છે કે હજી બધું બરાબર છે અને તમને થોડો આત્મવિશ્વાસ પણ આવશે તેથી તમે જોશો કે સકારાત્મક સંપર્ક અન્ય વ્યક્તિની લાગણીઓને પ્રોત્સાહન આપી શકે છે જો કે નકારાત્મક સંપર્ક એ ચિંતા સાથે સંકળાયેલી અન્ય નકારાત્મક બાબતો પણ દર્શાવી શકે છે તે સાથે આક્રમકતા અથવા તો કોઈને શારીરિક ઇજા પહોચાડવી તથા કોઈને હિંસાની સંભાવના સૂચવી શકે છે આપણી માનવીય સ્મૃતિમાં સ્પર્શો મહત્વપૂર્ણ છે કારણ કે હકીકતમાં આપણે સ્પર્શનું મહત્વ ક્યારેય ભૂલી શકીએ નહીં આપણા માટે જે લોકો મહત્વપૂર્ણ છે એવા લોકોનો સ્પર્શ આપણે ક્યારેય ભૂલી શકતા નથી અને તેથી જ તમે જોશો કે જો આપણે કોઈ મહાન વ્યક્તિ દ્વારા સ્પર્શ કરવામાં આવ્યો હોય જો આધ્યાત્મિક વ્યક્તિ સાથે આપણે હાથ મિલાવ્યો હોય જો કોઈ મહાન વ્યક્તિ દ્વારા આપણને સ્પર્શ કરીને આશીર્વાદ આપવામાં આવ્યા હોય તો આપણે આ સ્પર્શની યાદશક્તિને જીવનભર યાદ રાખીએ છીએ તેથી માનવીય સ્પર્શ ગંભીર વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં પણ હકારાત્મકતા તેમજ નકારાત્મકતાને દર્શાવવાની ક્ષમતા ધરાવે છે હું અહીં જોન્સ અને યાર્બોરોના તારણોનો સંદર્ભ આપીશ જેમણે સૂચવ્યું છે કે સ્પર્શ એ પાંચ મુખ્ય પ્રકારના અર્થો સૂચવી શકે છે તેઓએ સકારાત્મક ભાવનાઓ રમતિયાળતા નિયંત્રણની પરિસ્થિતિ ધાર્મિક વિધિઓને લગતા સ્પર્શ તેમજ કાર્યલક્ષી અથવા કાર્ય સંબંધિત સ્પર્શની સૂચિ દર્શાવેલ છે સકારાત્મક સ્પર્શના સંદેશા વ્યવહારના ભાગ રૂપે સ્પર્શ એ ટેકો પ્રશંસા સમાવેશ સ્નેહ આશ્વાસન વ્યક્ત કરી શકે છે સ્પર્શ પણ પ્રેમાળ અથવા આક્રમક હોઈ શકે છે અને તે રમતિયાળ પણ હોઈ શકે છે જે સૂચવે છે કે વસ્તુઓ અથવા પરિસ્થિતિઓને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ નહીં કેટલીક વખત તમે જોશો કે સ્પર્શનો ઉપયોગ પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે આપણે એ પણ જાણવા મળે કે સ્પર્શનો ઉપયોગ લોકોના વર્તણૂકો અને વલણને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે સ્પર્શનો ઉપયોગ સ્થિતિ અને અન્ય પર વર્ચસ્વ જમાવવા માટે થઈ શકે છે મોટે ભાગની ધાર્મિક વિધિઓમાં આ સ્પર્શ જોવા મળે છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે બીજી વ્યક્તિને શુભેચ્છા પાઠવતા સમયે હાથ મેળવીએ છીએ અથવા જ્યારે આપણે તેમની પાસેથી રજા લઈએ છીએ ત્યારે વ્યવસાયિક રીતે ગળે મળવું એ પણ એક પ્રકારની ધાર્મિક વિધિ છે કેટલીક વખત ફરજિયાત સ્પર્શ કરવું પડતું હોય છે કારણ કે ડોક્ટર એ દર્દીને તપાસવા માટે સ્પર્શ કરવો પડે છે અથવા આપણે મોટરગાડી માંથી બહાર નીકળવા કોઈની મદદ કરીએ છીએ તેથી આ સ્પર્શ ફંક્શન ની કામગીરી સાથે સંકળાયેલા છે ઘણી વખત લોકો દ્વારા અજાણતાં સ્પર્શ થતો હોય છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે ભીડ વાળી ટ્રેન અથવા બસમાં મુસાફરી કરી રહ્યા હોઈએ અથવા ભીડ વાળી લિફ્ટ માં હોઈએ ત્યારે અમુક સ્પર્શ ટાળી શકતા નથી જો કે આપણે એ પણ સમજવું પડશે કે વ્યવસાયિક પરિસ્થિતિઓમાં પણ શરીરના કોઈ ચોક્કસ ભાગને સ્પર્શવા વિશે કેટલીક સાંસ્કૃતિક ટેબુ હોય છે અને આપણે આ સાંસ્કૃતિક ટેબુની ચર્ચા કરીશું હાથ મેળવવો એ પહેલો વ્યાવસાયિક સ્પર્શ છે જે આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ તે અન્ય લોકોને ઔપચારિક રીતે શુભેચ્છા પાઠવવાનું એક આંતરિક ઘટક છે અને તે આપણા રોજિંદા જીવનમાં એક ખૂબ જ સરળ અશાબ્દિક વાતચીતનો ભાગ માનવામાં આવે છે જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે હેન્ડશેક માં સંદેશાના ઘણા છુપાયેલા અર્થો હોય છે હાથ મિલાવવાએ એક ખાસ પ્રકારનો સ્પર્શ હોવાથી આપણે યાદ કરી શકીએ કે કોઈ વ્યક્તિ એ સ્પર્શ ક્યાં પ્રકારની ભાવના સાથે કર્યો હતો કોઈ વ્યક્તિ અન્ય લોકો પર વર્ચસ્વ મેળવવાની ઇચ્છા રાખે છે કે બીજી વ્યક્તિ સાથે વાત કરવામાં અનિચ્છા પણ વ્યક્ત કરી શકે છે હેન્ડશેકની ઉત્પત્તિ મનુષ્યની અસ્તિત્વની વૃત્તિ સાથે સંબંધિત છે તે એક રસપ્રદ નોંધ છે એલિયન પીસ એ ઉલ્લેખ કર્યો કે હાથ મિલાવવાની ક્રિયા એ મૂળ રૂપે ગુફામાં રહેનાર લોકોના યુગનો અવશેષ છે તેમણે સૂચવ્યું કે જ્યારે ગુફામાં રહેનાર અથવા સંસ્કૃતિના વિકાસના શરૂઆત દરમિયાન લોકો એકબીજાને મળવા સમયે તેઓ પોતાની હથેળીઓ હવામાં રાખીને બતાવતા અને દર્શાવતા કે તેઓ અન્ય લોકોને નુકસાન પહોંચાડવા માટે કોઈ હથિયાર પકડેલ નથી ધીરે ધીરે સંસ્કૃતિ પસાર થતા તેમાં ફેરફારો થયા અને ખુલી હથેળી એ બદલાઈ ને રોમન સલામી બની ગઈ જેમાં હાથ હૃદય તરફ લઈ તેની નજીક રાખવામાં આવે છે હવામા હથેળી રાખીને હાવભાવ દર્શાવવાના હાવભાવને સદીઓથી સુધારવામાં આવી રહ્યુ હતુ અને ત્યારબાદ તેમાં વિવિધ ભિન્નતા પણ આવી છે આ વિચારને ડેસમન્ડ મોરિસે ટેકો આપતા પોતાની 1969 માં બહાર પડેલ પુસ્તકમાં કહ્યું કે હાથ મિલાવવાનું આ સ્વરૂપ પશ્ચિમી છે જે સૂચવે છે કે આ શુભેચ્છા સંસ્કારમાં ભાગ લેનાર લોકોમાં કોઈપણ વ્યક્તિ શસ્ત્ર ધરાવતો નથી તેથી શરૂઆતમાં હાથ મિલાવવાનો વિચાર વિશ્વાસ સ્થાપિત કરવા માટે શરુ થયો હશે અને તેની સાથે ચોક્કસ મિત્રતા સ્થાપવાની ક્રિયાપ્રતિક્રિયા સાથે સંકળાયેલ છે જોકે ટૂંક સમયમાં જ તે વ્યક્તિઓ વચ્ચે સમાનતાનું પ્રતીક બની ગયું તે વિવિધ વ્યવસ્થા અને કરારની ટોચ મર્યાદાનું પ્રતીક બની ગયું અને હવે જ્યારે આપણે દિવસ દરમિયાન પ્રથમ વખત વ્યક્તિને મળીએ ત્યારે તે એક સરળ શુભેચ્છા પાઠવવાનું પ્રતીક બની ગયું છે જો કે મૂળ અર્થ હજી પણ શોધી શકાય છે કોઈ સાથે હાથ મિલાવવોનો ઇનકાર કરવો એ બીજા વ્યક્તિ માટે આક્રમણની નિશાની હોઈ શકે તેવું અર્થઘટન સરળતાથી કરી શકાય છે હેન્ડશેકની ઉત્પતિને ધ્યાનમાં લીધા વગર કહી શકાય છે કે હેન્ડશેક એ આધુનિક યુગનો ફરજિયાત ભાગ છે અને વિવિધ સંસ્કૃતિઓ અને આસપાસની વિવિધ પરિસ્થિતિમાં તમામ જાતિના લોકો આ ખાસ હાવભાવનો ઉપયોગ કરે છે જુદી જુદી જાતિના લોકો સાથે હાથ મિલાવવાની કેટલીક પરંપરાગત રીતો છે જે મોટાભાગનાં સમાજોમાં હજી પણ ચાલુ છે ઉદાહરણ તરીકે જ્યારે આપણે હાથ મિલાવીએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણે સ્ટેટસ વિશે સભાન હોઈએ છીએ અને ઉચ્ચું સ્ટેટસ ધરાવતા વ્યક્તિ હાથ મિલાવવા માટે હાથ આગળ કરે છે એ જ રીતે મોટાભાગના સમાજમાં માનવામાં આવે છે કે જો સ્ત્રી એ સૌપ્રથમ હાથ મિલાવવા માટે હાથ આગળ કર્યો હોય તો જ પુરુષ એ હાથ મિલાવવો જોઈએ સામેથી કોઈ સ્ત્રી સાથે હાથ મિલાવવા માટે પુરુષ પોતાનો હાથ આગળ કરવો એ યોગ્ય માનવામાં આવતું નથી અમુક સંસ્કૃતિમાં મહિલાઓ હાથ મિલાવવાનું ટાળે છે અને તેના બદલે તેઓ અન્ય લોકોને અભિવાદન કરવાની વિવિધ પ્રકારની પરંપરાગત રીતનો ઉપયોગ કરે છે આગળની કેટલીક સ્લાઇડ્સમાં આપણે વાતચીતના અશાબ્દિક પાસાઓના ભાગ રૂપે હાથ મિલાવવાના વિવિધ અર્થઘટન પર ધ્યાન આપીશું જ્યારે આપણે અન્ય લોકો સાથે હાથ મિલાવતા હોઈએ ત્યારે આપણે જે ભાવનાઓ પસાર કરીએ છીએ તે પણ મહત્વનું છે એવું કહેવામાં આવે છે કે પૂર્વ યુ પ્રમુખ જ્હોન એફ કેનેડી એ તેની હત્યા કરવામાં આવી હતી તેને લોકો સાથે સૌથી અસરકારક રીતે હેન્ડશેક કઈ રીતે થઈ શકે તે શોધવા માટે એક સંપૂર્ણ અભ્યાસ શરૂ કર્યો હતો હેન્ડશેક એ સાચી ઉષ્ણતાને અભિવ્યક્ત કરી શકે છે જે અસલામતીને સૂચવી શકે છે અને જો કોઈ વ્યક્તિ ઘમંડ વ્યક્ત કરે છે તો તે પણ દર્શાવે છે જો કે આપણે ઘણા પ્રકારનાં હેન્ડશેક્સ જોતાં હોઈએ છીએ આપણે મુખ્યત્વે ત્રણ જુદા જુદા પ્રકારનાં હેન્ડશેક જોશું જ્યારે આપણે કોઈ પણ વ્યવસાયિક ગોઠવણીમાં એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ ત્યારે વર્ચસ્વ આધીનતા અથવા સમાનતાનો ખ્યાલ આપે છે અહીંની આકૃતિ પ્રભાવશાળી અને યોગ્ય રીતે હેન્ડશેકના ખ્યાલ વ્યક્ત કરે છે પ્રભાવશાળી હેન્ડશેકની સત્તાવાર રીતે નોંધ લેવામાં આવી કારણ કે ઘણા લોકોએ તેના વિશે લખવાનું શરૂ કર્યું હતું તેથી આ પ્રકારના હેન્ડશેક કોઈ વ્યક્તિના હાથ પર આધિપત્ય સૂચવે છે વ્યક્તિ પોતાનો હાથ એ રીતે આગળ કરે છે કે તેની હથેળી આ ખાસ દિશામાં હોય છે અને હાથ મિલાવવા માટે બીજી વ્યક્તિએ હથેળીને ખુલી કરીને અર્પણ કરવી પડશે આ સૂચવે છે કે વ્યક્તિને બીજા પર વર્ચસ્વ લેવાની ઇચ્છા છે હવે પ્રભાવશાળી હેન્ડશેક સામાન્ય રીતે એવા લોકો દ્વારા અપનાવવામાં આવે છે જેઓ વરિષ્ઠ હોદ્દા પર હોય છે કારણ કે તે એવી સ્થિતિમાં હોય છે કે જ્યાં તેઓમાં સરળતાથી પ્રભુત્વ આવી જાય છે અથવા આ પ્રકારની રીત યુવાનોમાં જોવા મળે છે વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં જ્યારે તમે કોઈ સાથીદાર તરફથી આ પ્રકારની હેન્ડશેક મેળવશો ત્યારે તમને તે યોગ્ય લાગશે નહીં અને તમે કદાચ તેને ઘટાડવાનું પસંદ કરશો એક ખૂબ જ રસપ્રદ વ્યૂહરચના જેનો ઉપયોગ આ પ્રકારની હેન્ડશેકને ઘટાડવા માટે કરી શકાય તે માટે તમારે આગળ વધીને તમારો ડાબો પગ મુકવાનો રહેશે તેથી તમારું શરીર થોડું નમશે અને પછી બીજી વ્યક્તિએ પણ થોડો પાછું ખસવું પડશે અને આના લીધે તમને હાથ થેલો નમાવવાની અને વધુ સમાન પગલા પર સંવાદ શરૂ કરવાની તક આપે છે નમ્ર હેન્ડશેક એ આનાથી વિરુદ્ધ છે જેમાં તમે તમારા હાથને એવી રીતે પ્રસ્તુત કરો છો કે હથેળી ઉપરની તરફ રહે છે હવે આ પ્રતીકાત્મક રૂપે બીજી વ્યક્તિને પ્રભુત્વ જમવામાં માટે સૂચવે છે કે જો કોઈ વ્યક્તિ પરિસ્થિતિ પર નિયંત્રણ રાખે છે તો તમને કોઈ સમસ્યા નથી કેટલીક વખત જ્યારે તમારે માફી માંગવી હોય ત્યારે તે ઇરાદાપૂર્વક કરવામાં આવે છે અને શબ્દોનો ઉપયોગ કરવાને બદલે તમે પણ આ પ્રકારના બોડી લેંગ્વેજ થી હેન્ડશેકની મદદથી સૂચવો છો તેમ છતાં સામાન્ય રીતે આ પ્રકારના નમ્ર હેન્ડશેક આધીન નમ્રતા સૂચવે છે ત્યાં કેટલીક અન્ય પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે જેને ધ્યાનમાં લેવી પડે છે ઉદાહરણ તરીકે અમુક વ્યવસાયોમાં લોકો સંવેદનશીલ અને તેના હાથ ખૂબ સંવેદનશીલ હોય છે હકીકતમાં તેમના સાધનો સર્જનો પિયાનો વગાડનાર કલાકાર વગેરે હેન્ડશેક ટાળવાનો પ્રયાસ કરે છે કારણ કે હાથ તેમના માટે મૂલ્યવાન છે અને તેથી તમે જોશો કે તેઓ સામાન્ય રીતે ખચકાટ અનુભવતા હોય છે અને મોટાભાગના સમયે તે પોચા હાથે હેન્ડશેક કરે છે અથવા ખુબજ નમ્ર હાથે હેન્ડશેક કરે છે અને તેથી તે મહત્વપૂર્ણ છે કે આપણે કોઈ ખાસ હેન્ડશેકના અર્થને સમજવા માટે કાઈનેસિક્સ ના સંકેતના સમૂહને ધ્યાનમા લઈએ વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં જ્યારે બે લોકો સમાનતાના આધારે મળતા હોય ત્યારે હેન્ડશેકનો શ્રેષ્ઠ પ્રકાર 'સમાન હેન્ડશેક' તરીકે જાણીતો છે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે બે લોકો સમાન રીતે વર્ચસ્વ ધરાવતા હોય અથવા આપેલ પરિસ્થિતિ પર આધિપત્ય મેળવવા માંગતા હોય તો પ્રતીકાત્મક સંઘર્ષ થાય છે અથવા કોઈ ખાસ વ્યક્તિ આ રીતે હાથ પ્રદાન કરી શકે છે અને જ્યારે તમે તમારા હાથને હથેળીની આ સ્થિતિ સાથે આ રીતે આપતા હોવ ત્યારે તમે પણ હથેળી ને પાછું નમવાનો પ્રયાસ કરી શકો છો જો કે જ્યારે બંને હાથ આ રીતે હોય છે ત્યારે તે સમાન હેન્ડશેક તરીકે ઓળખાય છે જ્યાં બન્ને હથેળીઓ સામે સામે બહાર ની બાજુ હોય છે આ એક શ્રેષ્ઠ વ્યવસાયિક હેન્ડશેક માનવામાં આવે છે જે બધી સ્થિતિમાં સમાનતા દર્શાવે છે અને સાથે પરસ્પર આદરની ભાવના પણ વ્યક્ત કરે છે 'મજબુત હેન્ડશેક' એ ઘણી રીતે 'સમાન હેન્ડશેક' નું વિસ્તરણ પણ છે તે નિશ્ચિત રીતે હાથ મિલાવી રહ્યો હોય તેવા વ્યક્તિના આત્મવિશ્વાસ તેમજ કેન્દ્રિત ઉર્જા વ્યક્ત કરે છે નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તમે પ્રથમ વખત કોઈને મળો છો ત્યારે ધંધાકીય માળખાનો ઉપયોગ ઘણીવાર થાય છે અને જ્યારે તમે હકારાત્મક અડગ વ્યક્તિ તરીકે દેખાવા માંગો છો તેથી કોઈ વ્યક્તિ નવા સંબંધ સ્થાપવા માંગે છે અથવા ચાલતા સંબંધને મજબૂત બનવવા હોય ત્યારે 'મજબુત હેન્ડશેક' એ આ વિચાર દર્શાવે છે કે તમારા શબ્દનું ચોક્કસ મૂલ્ય છે અને આ મજબૂત હેન્ડશેકના સંગઠનોને કારણે ઘણીવાર કોઈ તક ઉભી કરવા અથવા વ્યવસાયની તક મેળવવા માટે અથવા ઓછામાં ઓછી કોઈ પણ સત્તાવાર પરિસ્થતિમાં આ સંબંધિત લાગણીઓ વ્યક્ત કરવા માટે ઉપયોગ થાય છે ડબલ હેન્ડશેક અથવા ગ્લવ હેન્ડશેક અથવા રાજકારણીઓનો હેન્ડશેક એ પ્રકારનો હોય છે જેમાં તમે તમારા બંને હાથમાં સામેના વ્યક્તિનો હાથ લેવાનો પ્રયત્ન કરો છો જાણે કે તમારા બંને હાથ બીજી વ્યક્તિ માટે એક પ્રકારનાં ગ્લવ બની ગયા છે આ ખાસ હેન્ડશેક બીજી વ્યક્તિને વિવિધ પ્રકારની લાગણીઓ આપી શકે છે આપણે કહી શકીએ કે બંને લોકો વચ્ચે મિત્રતા અને અનૌપચારિકતાનું એક ચોક્કસ સ્તર પહેલેથી જ અસ્તિત્વમાં છે એવું દર્શાવે છે તે કિસ્સાઓના અસ્તિત્વમાં રહેલી પ્રામાણિકતાની સાથે સાથે અન્ય વ્યક્તિ પ્રત્યેની લાગણી સૂચવે છે આ પ્રકારનો હેન્ડશેક શારીરિક સંપર્કની માત્રામાં વધારો કરે છે અને તે પ્રાપ્ત કરનારના જમણા હાથને પણ પ્રતિબંધિત કરે છે અને તે પછી તમે જેની સાથે વાત કરી રહ્યાં છો તેના પર ચોક્કસ નિયંત્રણ મેળવવાની મંજૂરી આપે છે કારણ કે પરંપરાગત રીતે આ પ્રકારનો હેન્ડશેક અસ્તિત્વ અને પ્રામાણિકતા સાથે સંકળાયેલો છે જે કોર્પોરેટ ક્ષેત્રની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ એક હેન્ડશેકનો પ્રિય પ્રકાર બની ગયો છે અને તેથી તેની સાથે ક્યાંક વિશ્વાસ ચૂકાતો હોય તેવો પણ ખ્યાલ પ્રસર્યો છે ગ્લવ હેન્ડશેક રાજકારણી હેન્ડશેક તરીકે પણ જાણીતો થયો છે જાહેર વ્યક્તિત્વ હોવાને કારણે તેઓએ અન્ય લોકો પ્રત્યેની લાગણીઓમાં ચોક્કસ ઉષ્ણતા આપવાનો દેખાડો કરવો પડે છે કારણ કે વિવિધ સમયે આવું વારંવાર કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળે છે જેમાં તેના હેતુ કાલ્પનિક હોય તેવું પ્રતીત થાય છે ખાસ કરીને જ્યારે આ પ્રકારનો હેન્ડશેક કરવામાં આવે છે જ્યારે તમે કોઈ વ્યક્તિને પ્રથમ વખત મળતા હોવ ત્યારે તમે ચોક્કસપણે બીજી વ્યક્તિના ઉદ્દેશ્યથી વાકેફ હોવા જોઈએ તમે સમજી શકો છો તે ડેડ ફીશ અથવા વેટ ફીશ નું હેન્ડશેક એ અનન્ય અનાકર્ષક હેન્ડશેક છે ખાસ કરીને જો તમારો હાથ ઠંડો હોય અથવા આર્દ્ર હોય તો તે સૂચવે છે કે વ્યક્તિને તમારી તરફ કોઈ હકારાત્મકતા નથી તે એક નરમ અને નિર્જીવ હાથ છે જે સમાન વ્યક્તિની ભાવનાઓને બીજા વ્યક્તિ ને વ્યક્ત કરે છે અને તેથી તે સાર્વત્રિક રૂપે લોકપ્રિય નથી ઘણા લોકો અજાણ્યે અને દુર્ભાગ્યેપણે પ્રકારે હેન્ડશેક કરે છે અને તેથી ખાસ યુવાનોએ તેમના મિત્રો સાથે હાથ મિલાવવા અને સંલગ્ન લાગણીઓ વિશે પોતાનો અભિપ્રાય જાણવાની સલાહ આપવામાં છે જ્યાં સુધી તેમના હેન્ડશેકની વાત છે ત્યાં સુધી સંલગ્ન લાગણીઓ વિશે તેમનો અભિપ્રાય લો હવે પછીના પ્રકારનો હેન્ડશેક જે કેટલીકવાર આપણી સામે આવે છે તે નકલ ગ્રાઇન્ડર તરીકે ઓળખાય છે અને તમે સમજી શકો છો કે તે ખૂબ જ મજબુત લોકો સાથે સંકળાયેલું છે જે તેમના વલણમાં સમાન પ્રકારની મજબૂતાઈ સૂચવવા માંગે છે બીજા વ્યક્તિની હથેળીને તમારા હાથ વડે કચડી નાખવું એ એકદમ બિનવ્યાવસાયિક હેન્ડશેક છે અને તે તમામ વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં ટાળવું જોઈએ જયારે નકલ ગ્રાઇન્ડર સાથે સંકળાયેલ અર્થઘટન મૂળભૂત રીતે દબાણની માત્રા સાથે સંકળાયેલ છે જે વ્યક્તિના હાથ દ્વારા ઉત્પન્ન થાય છે જે વ્યક્તિ આ ખાસ પ્રકાર નું હેન્ડશેક કરે છે દબાણના આધારે તે પ્રસંગોપાત પ્રભુત્વ મેળવવાની ઇચ્છાને વ્યક્ત કરી શકે છે તે વિરોધીને કાબુમાં લેવાની ઇચ્છાને પણ વ્યક્ત કરી શકે છે કારણ કે પરિસ્થિતિમાં કેટલાક આંતરિક ભય અથવા આશંકા હોય છે તેથી નકલ ગ્રાઇન્ડર હેન્ડશેકનું સાચુ અર્થઘટન સમજવા માટે સંદર્ભ અને અન્ય કાઈનેસિક્સ સંકેતો પર ધ્યાન આપવું પડશે ત્યારબાદ આવે છે અક્કડતાથી થતો હેન્ડશેક જેનો ઉપયોગ ઘણીવાર આક્રમક લોકો દ્વારા કરવામાં આવે છે જે તે વ્યક્તિને એક હાથ જેટલું દુર રાખવા માટે અથવા કોઈને તાત્કાલિક ઘનિષ્ઠ ક્ષેત્રની બહાર કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે કેટલીકવાર તેને આક્રમણ હેન્ડશેક પણ કહેવામાં આવે છે કારણ કે કોઈ વ્યક્તિ કે જે તમારી સાથે અક્કડતા થી હાથ લંબાવે છે અને તે તમારા પોતાના ઘનિષ્ઠ ઝોન માં અન્ય વ્યક્તિને સમાવવા માટે દબાણ કરે છે જો કે આપણને જાણવા મળે છે કે બંને સ્થિતિમાં જ્યારે અક્કડ હાથ એ વ્યક્તિનો હોય જે હાથ મેળવવા માટે હાથ લાંબો કરે છે અથવા તે બીજો વ્યક્તિનો હોય જે હાથ મેળવનાર છે અક્કડ હાથ એ સખત વલણ મિત્રતાનો અભાવ સૂચવે છે અને તેથી વ્યવસાયિક પરિસ્થિતિઓમાં તેને સૌમ્ય માનવામાં આવતું નથી આ ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકાય છે એ સામાન્ય રીતે ફિંગરટિપ ગ્રેબ હેન્ડશેક તરીકે ઓળખવામાં આવે છે તે થાય છે જ્યારે હાથ આપનાર વ્યક્તિ અક્કડ હાથ લંબાવે છે તે પછી હાથ મેળવનાર વ્યક્તિ ફક્ત આંગળીને પકડે છે અને અહીં હેન્ડશેક કરનાર વ્યક્તિ બીજા વ્યક્તિને એક ચોક્કસ દૂર આરામદાયક અંતરે રાખે છે જો કે તમે જોશો કે તે પરિસ્થિતિની નકારાત્મકતાને વિવિધ રીતે વ્યક્ત કરે છે તેમજ નકારાત્મક રીતે સામાજિક સ્થિતિ વિશેની જાગૃતિ પણ દર્શાવે છે આ પ્રકારે હાથ આપનારાઓને પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ અથવા અન્ય વ્યક્તિ સાથે સંકળાયેલ રહેવાની સંપૂર્ણ અનિચ્છાને જાહેર કરી શકે છે આ તે લોકોની સામાજિક સ્થિતિની અપુર્તિ જાગૃતિ દ્વારા પણ પરિણમી શકે છે જ્યાં તમે કોઈની તરફ ધ્યાન આપવા માંગો છો અને તેથી તમે બીજી વ્યક્તિ સાથે હાથ મિલાવવા માંગતા નથી છેવટે તેને કેટલીકવાર રાણીઓની આંગળી ના નામે પણ ઓળખવામાં આવે છે અને આપણે સમજી શકીએ છીએ કે તેનો ઉપયોગ તે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે કે જેઓ અન્ય વ્યક્તિ કરતાં પોતાને ચડિયાતા માને છે હવે ખાસ કરીને અર્ધ ઔપચારીક પરિસ્થિતિઓમાં પુરુષ અને સ્ત્રીની મુલાકાત પણ એક સામાન્ય હેન્ડશેક છે અર્ધ વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં જ્યાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓ વધુ વ્યક્તિગત જગ્યા મેળવવાનો ઇરાદો રાખે છે જો કે વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં આપણને લાગે છે કે આ પ્રકારનો હેન્ડશેક બધા જાતિઓ દ્વારા ટાળવામાં આવે છે હેન્ડશેક પણ સાંસ્કૃતિક પાસાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે આ અભ્યાસ જો નેવારો દ્વારા કરવામાં આવ્યો હતો જેમણે ઘણા સંશોધનોમાં જુદી જુદી સંસ્કૃતિમાં વિવિધ પ્રકારનાં હેન્ડશેક નોંધ્યા છે તેમણે ટીપ્પણી કરી છે કે ટર્કી માં અથવા મધ્ય પૂર્વમાં હેન્ડશેક્સ ખૂબ નમ્ર હોઈ શકે છે અથવા તે સકારાત્મક હેન્ડશેક તરીકે માનવામાં આવે છે અને સંશોધન દરમિયાન નોંધ્યું કે તેની તુલનામાં મોર્મોન હેન્ડશેક છે જે ઉત્સાહી હેન્ડશેક છે અને તે ખૂબ લાંબા સમય સુધી કરવામાં આવે છે બ્રાઝિલમાં તેમણે જાણ્યું કે હેન્ડશેક એ વાર્મ હોય શકે છે અને લોકો સ્નેહપૂર્ણ હોય શકે છે અને આ સ્નેહ ઘણીવાર હેન્ડશેક દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે કેટલાક સમાજમાં શુભેચ્છાઓ હેન્ડશેક દ્વારા પાઠવવામાં આવે છે જેમાં બાવડું કોણી અથવા પીઠ પર સ્પર્શવા માં આવે છે તે ટિપ્પણી કરતા કહે છે કે હેન્ડશેક અશાબ્દિક વાતચીતનો એક ભાગ છે જે આપણને અમુક માર્યાદિત પરિસ્થિતિમાં મૂકે છે વ્યક્તિને પ્રથમ વખત બીજી વ્યક્તિની વર્તણૂકની નકલ કરવાની સલાહ આપવામાં આવે છે તેથી તેની સલાહ મુજબ જો તમે રોમ દેશ માં છો તો રોમ દેશ ના લોકો ની જેમ કરો જો કે જ્યારે આપણે સાંસ્કૃતિક ભિન્નતા વિશે જાણતા હોઇએ ત્યારે આપણે એ પણ સમજવું જોઇએ કે સ્પર્શેન્દ્રિય સંચાર ફક્ત હેન્ડશેક્સ સુધી મર્યાદિત નથી હેપ્ટિક્સના અન્ય સ્વરૂપો જેવા કે કોઈના હાથ કે ખભા પર થપથપાવવું અથવા કોઈને પીઠ પર થપથપાવવું એ કોઈ વાત સાથે સહમત હોવું તે દર્શાવે છે વખાણ કરવા માટે અથવા એક સમાધાનકારી સંકેત હાથ જોડીને અન્યના ખભા પર રાખવા હાથ પકડવા હાથથી ગળે લગાવવું આપણે આપણા આગલા મોડ્યુલમાં આ બધા સંકેતોની ચર્ચા કરીશું ચાલો મોટાભાગના પશ્ચિમી સમાજોમાં અને એવા સમાજ જ્યાં શિક્ષણ પશ્ચિમી પદ્ધતિના આધારે વિકસાવવામાં આવ્યું છે તેવા સમાજમાં શુભેચ્છાઓ પાઠવવાની રીતો અને અન્ય રીતો જોઈએ જ્યાં અંતિમ બાબત એ હેન્ડશેક છે જો કે અમુક પરંપરાગત સમાજોમાં શુભેચ્છા પાઠવવા માટે કેટલીક અન્ય રીતો પણ સ્વીકાર્ય છે જેનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવે છે મોટા ભાગના પશ્ચિમી દેશોમાં શુભેચ્છાના સ્વરૂપ તરીકે ચુંબન અથવા આલિંગનને યોગ્ય માનવામાં આવે છે જો કે અમુક દેશોમાં જ્યાં તે એક રૂઢિગત ફેશન માનવામાં આવે છે તે સંપૂર્ણપણે સ્વીકાર્ય છે ઉદાહરણ તરીકે સાઉદી અરેબિયામાં હેન્ડશેક હળવા ચુંબન સાથે કરવામાં આવે છે અને હેન્ડશેક પછી બંને ગાલ પર ચુંબન કરવામાં આવે તો તેમાં પુરૂષોને કોઈ સમસ્યા હોતી નથી રશિયન રાજ્યોમાં બીઅર હગ્ઝ ખૂબ ફેશનેબલ છે અને તેઓ મક્કમ હેન્ડશેકને અનુસરી શકે છે અને તેઓ કમ્પેનીંયનશીપ અને મિત્રતાની લાગણી સૂચવે છે જો કે તે રશિયામાં ખૂબ જ લોકપ્રિય છે જે ફિનલેન્ડમાં લોકપ્રિય નથી તેથી મોટાભાગના સમયે ફિનલેન્ડ ના લોકો ઔપચારીક હેન્ડશેક સિવાય અજાણ્યા લોકો સાથે ગળે મળતા નથી અથવા ચુંબન કરતા નથી અથવા શરીરને સ્પર્શ કરતા નથી લેટિન અમેરિકન દેશોના લોકો પણ આલિંગન કરે છે અને જો તમે ખુબ નજીક ના વ્યક્તિ છો તો તમારા ખંભા પર ધીમેથી થપથપાવશે ફ્રાન્સના મોટાભાગના લોકો ખાસ કરીને અર્ધ ઔપચારીક પરિસ્થિતિઓમાં બે વાર આલિંગન અને ચુંબન કરે છે અને તે તેમને ઓક્વર્ડ લાગતું નથી તીવ્ર સાંસ્કૃતિક રીતમાં હોંગી ખાસ કરીને ન્યુઝિલેન્ડમાં લોકપ્રિય છે હોંગી આશરે શ્વાસની વહેંચણીને રૂપાંતરિત કરે છે જે એકદમ નોંધપાત્ર હાવભાવ છે તે નાકને ઘસીને અથવા સ્પર્શ કરીને અન્યને આવકારવાનું પરંપરાગત મોરી હાવભાવ છે તેથી આ સંસ્કૃતિમાં આવી રીતે શુભેચ્છા પાઠવવાનું એટલું જ સામાન્ય છે જેટલું બીજા પશ્ચિમી રીવાજમાં ચુંબન કરવું ન્યુઝીલેન્ડમાં તે હજી પણ ઔપચારીક ફેશનમાં પ્રચલિત છે તેથી આપણે જાણ્યું કે હેન્ડશેક એ અન્યને સ્પર્શ કરવાની એક વિશિષ્ટ રીત છે જ્યારે આપણે પ્રથમ વખત મળતા હોઈએ ત્યારે અન્ય લોકોને અભિવાદન કરવાની એક રીત છે તે સૂચવે છે કે જુદા જુદા પ્રકારનાં વલણ અને લાગણીઓ અજાણતાં બીજા વ્યક્તિ સુધી પહોંચાડે છે સાંસ્કૃતિક ભિન્નતાને કારણે શુભેચ્છાઓની અન્ય કેટલીક રીતો પણ લોકપ્રિય છે આ ચોક્ક્સ વિડિયો માંથી જુદા જુદા ફિલ્મના સીન કેટલાક રસપ્રદ હેન્ડશેક્સનું સચિત્ર વર્ણન કરશે અને તે જોવું રસપ્રદ રહેશે જોતા લાંબો સમય થયો ચાલો આપણે નાચીએ આપનો આભાર